આપણે પદાર્થની વેવ પ્રકૃતિ વિશે ચર્ચા કરી રહ્યા હતા અને મેં છેલ્લા વ્યાખ્યાનમાં રજૂ કર્યું હતું કે મોમેન્ટમ p હોય અને વેવલેન્થ λ સાથે તે વેવ મુસાફરી હોય છે એટલે કે તેનો અર્થ wavehp આ કયા પ્રકારનાં વેવ છે તેની ચર્ચા આપણે હજુ કરી નથી એકમાત્ર વસ્તુ જે આપણે જાણીએ છીએ તે છે કે પાર્ટીકલ મુવ કરે છે ત્યારે તેની સાથે થોડા વેવ પણ મુસાફરી કરતા હોય છે અને તેની વેવલેન્થ hp હોય છે અને આપણે આ વેવના અસ્તિત્વની તપાસ કેવી રીતે કરવી તે વિશેની ચર્ચા કરી અને 3 પ્રયોગો જેની મેં ચર્ચા કરી હતી તેમાં ક્રિસ્ટલ દ્વારા પાર્ટીકલનું ડિફ્રેક્શન હતું જે ક્રિસ્ટલ દ્વારા એક્સ રેના ડિફ્રેક્શનની સમાન હોય છે બંને બ્રેગના સમીકરણ 2dSinθnλનાં સંબંધને સંતોષે છે જ્યાં એક્સ રે માટે તે એક્સ રેની વેવલેન્થ હશે અને ઇલેક્ટ્રોન અથવા ક્રિસ્ટલ દ્વારા ડિફ્રેક્શન પામેલા પાર્ટીકલ માટે તે હશે જે nhp છે મેં તમને લાઈટના સ્થાયી તરંગોમાંથી પાર્ટીકલની રજૂઆત પણ કરી હતી ફક્ત આ ખ્યાલ પર થોડો હું વધુ ભાર મુકવા માંગુ છું કે જેના દ્વાર કેટલીક ગેરસમજો કે જેઓ હાલ તમને સ્પષ્ટ થવા જોઈએ એક ગેરસમજ એ છે કે વેવ કે જે પાર્ટીકલની મોશન સાથે સંકળાયેલ છે તે પાર્ટીકલ પોતે પણ મુવીંગ હોવો જ જોઇએ તેનો અર્થ એ છે કે કેટલીક વાર એવી ગેરસમજ હોય છે કે પાર્ટીકલ પોતે જ મોશન કરે છે જે વેવ લાઈટ છે અને વેવલેન્થ λ hp છે આ સમજ ખોટી છે પાર્ટીકલ સાથે સંકળાયેલ આ પાર્ટીકલ વ્યવસાય શું કહે છે તે એ છે કે જો કોઈ પાર્ટીકલ p મોમેન્ટમ સાથે મુવીંગ કરી રહ્યો હોય ત્યારે તે એક વેવ સાથે સંકળાયેલ હોય છે પરંતુ જ્યાં સુધી શરૂઆતી અર્થઘટનમાં સમીકરણ લખતા નથી ત્યાં સુધી આ વેવ શું છે તે આપણે જાણી શકતા નથી પરંતુ પ્રાયોગિક રૂપે તે વેવ સંકળાયેલ છે જેમાં વેવલેન્થ λ hp છે તેથી આ સ્પષ્ટ હોવું ખૂબ જરૂરી છે નંબર 1 કોઈ એક મુવીંગ કરતો પાર્ટીકલ છે અને તેની સાથે એક વેવ સંકળાયેલ છે નંબર 2 ના પાર્ટીકલનું ડીફ્રેક્શન અથવા મોટી સંખ્યામાં પાર્ટીકલ માટે પાર્ટીકલનું ઈન્ટરફીઅરન્સ આંકડાકીય છે અહીં મારો કહેવાનો અર્થ શું છે તો ધારો કે હું ડબલ સ્લિટ પ્રયોગ કરી રહ્યો છું અને ઇલેક્ટ્રોન આ બાજુથી આવે છે અને અંતે મને એક ઈન્ટરફીઅરન્સની પેટર્ન દેખાય છે વળી એક ગેરસમજ એ છે કે જ્યારે હું આ ઇલેક્ટ્રોનમાંથી પસાર થવા દઉં છું ત્યારે એક ઇલેક્ટ્રોન આવે છે અને બીજો ઇલેક્ટ્રોન આ ઇલેક્ટ્રોનમાં ઈન્ટરફીઅરન્સ રચે છે અને પછી તેઓ ઈન્ટરફીઅરન્સ પામી અને ક્યાંક જતાં રહે છે જે ખોટી માન્યતા છે હવે આપણે શું થઈ રહ્યું છે તે સમજીએ દરેક ઇલેક્ટ્રોન છે જે આવે છે તે કોઈક રીતે વિભાજિત થાય છે પરંતુ તે કોઈક રીતે ડીવાઈડ થતું નથી તે વેવમાં ડીવાઈડ થાય છે અને તે દરેક ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ વેવ છે જે ડીફ્રેક્શનવેવ ફંક્શનની પેટર્ન બનાવે છે તે ફક્ત એક ઇલેક્ટ્રોન અહીં અથવા અહીં અથવા અહીં અથવા અહીં જઈ શકે છે તેથીઆપણે ખરેખર ઈન્ટરફીઅરન્સની પેટર્ન જોતા નથી પરંતુ તેની પેટર્ન કરવામાં આવી રહી છે તેથી શું થાય છે જ્યારે ધીરે ધીરે જો તમે એક સમયે એક ઇલેક્ટ્રોન આવવા દો ત્યારે તમારો ઘણો બધો ડેટા એકત્રિત થાય છે અને આ ઘણા બધા ડેટા એકત્રિત કર્યા પછી એક જ ઇલેક્ટ્રોનને સ્લિટમાંથી પસાર થવા દેવામાં આવે છે ત્યારે તમને એક પેટર્ન ઉભરાતી જોવા મળશે તેનો અર્થ શું છે તો એ છે કે દરેક ઇલેક્ટ્રોન પોતે ઈન્ટરફીઅરન્સ કરી રહ્યું છે વધુ સ્પષ્ટ રીતે જો આપણે જોઈએ તો પ્રત્યેક ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ વેવ બંને પ્લેટોમાંથી પસાર થાય છે અને જ્યારે તે યંગના ડબલ સ્લિટ Youngs double slit પ્રયોગમાં લાઈટ વેવના ઈન્ટરફીઅરન્સની જેમ બહાર આવે છે ત્યારે આ વેવ પણ ઈન્ટરફીઅરન્સ રચે છે અને તે મુજબ પાર્ટીકલ ક્યાંક જાય છેપાર્ટીકલ ડીવાઈડ કરી શકાતું નથી તેથી ક્યારેય વિચારશો નહીં કે મોટી સંખ્યામાં પાર્ટીકલ જ્યારે આવે છે ત્યારે તે એકબીજા સાથે ઈન્ટરફીઅરન્સ રચે છે અને પછી તે ઈન્ટરફીઅરન્સની પેટર્ન બનાવે છે અહી એ વાત નોંધવી જરુરી બને છે કે દરેક પાર્ટીકલ એક વેવ સાથે સંકળાયેલ છે જે પોતાની સાથે ઈન્ટરફીઅરન્સ રચે છે અને ક્રિસ્ટલ ઈન્ટરફીઅરન્સના પ્રયોગમાં પણ આવી જ સમાન પેટર્ન બનાવે છે દરેક ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ વેવદરેક પાર્ટીકલ પોતાની સાથે ઈન્ટરફીઅરન્સ રચે છે અને પછી જ્યારે તમે ઘણો ડેટા એકત્રિત કરો છો ત્યારે તમે જુઓ છો કે પેટર્નમાં ઉભરેલા પાર્ટીકલ ક્યાંક બીજે જતા હોય છે તો હું આશા રાખું છું કે જે ખૂબ પ્રચલિત ગેરસમજો છે એ મેં દૂર કરી હવે હું ડાયરાક કપિટાઝ અસરને થોડો સમય આપવા માંગું છું જેમાં આપણે લાઈટનાં વેવને જો હું સ્ટેંડીંગ વેવ તરીકે લઈએ ઇલેક્ટ્રોન અથવા કેટલાક પાર્ટીકલને આ બાજુથી કોઈ એક ચોક્કસ એન્ગલ θ પર આવવા દો અને તમે જોશો કે મોટી સંખ્યામાં તે જ એન્ગલ અને તે જ મોમેન્ટમ p સાથે ઈલેક્ટ્રોનનું બરાબર ડીફ્રેક્શન થાય છે આ કેવી રીતે થાય છે તો અહીં શું થાય છે તો આપણે જો વેવ પરની આપણી ચર્ચા અહીં યાદ કરીએ તોસ્થાયી વેવએ આ બાજુ મુસાફરી કરતા વેવ અને બીજી બાજુ મુસાફરી કરતા વેવ સાથે સમાન એમ્પ્લીટ્યુડમાં હોય છે તેથી જ્યારે ઇલેક્ટ્રોન આવે છે ત્યારે શું થાય છે તો તે જ્યારે વેવ નીચેથી આવે છે ત્યારે ફોટોનને શોષી શકે છે અને તેથીતેને ચોક્કસ દિશામાં ધક્કો મળે છે અને પછી તે ઉતેજીત થઈ ફોટોનનું stimulateસ્ટીમ્યુલેટ વિરુધ્ધ દિશામાં થાય છે તેથી તેને બીજો ધક્કો મળે છે ચાલો આપણે તેને વધુ વ્યવસ્થિત રીતે સમજીએ તો જ્યારે આ મોમેન્ટમ p અંદર આવે છે અને ધારો કે આ બાજુથી ઇલેક્ટ્રોન nu જેટલી ફોટોનની ફ્રીક્વન્સીનુ એબ્સોર્બ કરે છે તેને ફોટોનની ગતિને કારણે ધક્કો લાગે છે જેને h લાઈટ પણ લખી શકાય છે જે hνcછે પછી આ સ્ટેંડીંગ વેવ હોવાથી લાઈટ આ રીતે પણ આવે છે ફોટોનને વિરુધ્ધ દિશા આપવા માટે તે ઇલેક્ટ્રોનને સ્ટીમ્યુલેટ પણ કરી શકે છે અને આ ફોટોનને ફરીથી એક ધક્કો લાગશે જે ફરીથી hνc જેટલી હશે અને છેવટે ફોટોનનું મોમેન્ટમ તેને આ રીતે આગળ વધારશે તેથી તે એક એન્ગલ θ પર આવી રહ્યું હતું અને p ને એટલેકે મોમેન્ટમને સમાન રાખીને આ એન્ગલ θ પર જ બહાર નિકળશે તો હવે પ્રશ્ન એ છે કે p કેટલો થશે અહીં p ને આ મોટા તીર વડે દર્શાવેલ છે તેથી Δp એ ફોટોનની દિશામાં છે જે 2pSinθ બરાબર થાય છે જે મે બનાવેલા આ આકૃતિમાં તમે જોઈ શકો છો જે આ h પ્રકાશના બમણા બરાબર હોવા જોઈએ કારણ કે અહી 2 ફોટોનસામેલ છે તેથી હું અહીં 2ℏ2π લખી શકું છું જે 2ℏklight જેવું જ છે જેને તમે ઘણી બધી રીતે લખી શકો છો પરંતુ ℏk ને તમે લાઈટનું મોમેન્ટમ પણ કહી શકો છો અને તેથી ઇલેક્ટ્રોનના p ગણા sinθ ને 2helectron તરીકે પણ હું લખી શકું છું જે 2hlight બરાબર થાય છે અને તે ત્વરીત રીતે તમને lightsinθ electron આપે છે જે અગાઉના વ્યાખ્યાનમાં ઉતરેલા બ્રેગ્સની સ્થિતિ જેવું જ છે તે એક જ પ્લેનમાં 2 પ્લેન વચ્ચેનો તફાવત છે જે light2જેટલો છે આ ડાયરાક કપિટ્ઝા અથવા કપિટ્ઝા ડાયરેક અસરને સમજવાનો એક માર્ગ છે જ્યાં ઇલેક્ટ્રોન ફોટોનને એબ્સોર્બ કરે છે અને તે પછી વિરુધ્ધ દિશામાં ફોટોનને ઉત્સર્જિત એમીટ કરવા માટે સ્ટીમ્યુલેટ થાય છે જે બે વાર એમને ધક્કો મળે છે તો આ પૂર્ણ કર્યા પછી હવે જ્યારે પાર્ટીકલ થોડા વધારે હોય ત્યારે આ પાર્ટીકલના સ્વભાવ વિશે સમજવા આપણે પ્રયત્ન કરીએ હવે એક વેવ એ કંઈક છે જે સ્પેસમાં ફેલાયેલી છે તેથી જો તમે પ્લેન વેવ લો તો તે આખા પ્લેનમાં ફેલાઈ શકે છે બીજી બાજુ જો આપણે કોઈ કણ તરફ નજર કરીએ તો તે ક્યાંક ક્યાંક છે તેવું જ દેખાય છે તે એક પોઝિશન પર અહીં હોઈ શકે છે તે અહીં હોઈ શકે છે તેથી આ પાર્ટીકલ કોઈ એક બિંદુ એ લોકઈઝડ થયેલ છે જો કોઈ વેવ પાર્ટીકલ સાથે સંકળાયેલ હોય તો પાર્ટીકલનું સ્થાન નિશ્ચિત થયેલું હોય પરંતુ તે વેવ બધી જગ્યાએ સ્પ્રેડ પામેલ હોય છે તો હવે આપણને પ્રશ્ન એ થાય કે પાર્ટીકલ ક્યાં હોઈ શકે તે અહીં હોઈ શકે તે અહીં હોઈ શકે તે અહીં હોઈ શકે તે વેવમાં કઈ જગ્યાએ હોઈ શકે તેથી પ્રશ્ન એ ઉભો થાય છે કે વેવમાં પાર્ટીકલ ક્યાં છે તે શોધી શકાય છે તે એક સવાલ છે બીજો પ્રશ્ન એ છે કે આ વેવ સ્પીડની પણ ગણતરી કઈ રીતે કરી શકાય પહેલા નોન રીલેટીવીસ્ટીક શબ્દમાં ગણતરી કરું છું તો નોન રીલેટીવીસ્ટીક vwaves ફ્રીક્વન્સી ગણી ફ્રીક્વન્સીએ બીજુ કઈં નથી પણ Eh જેટલી એનર્જી છે જે hp થશેઅહીં h દુર થશે અને મને Ep મળે છે જે કંઈ નથી પરંતુ p22mp છે જે p2m છે જેને vparticle 2તરીકે પણ લખી શકાય છે બીજી બાજુ હવે જો હું રીલેટીવીસ્ટીક ગણતરી કરું તો તે સાચી થશે તો રીલેટીવીસ્ટીક ગણતરીમાં vwaves બરાબર એનર્જી થશે જે હવે બનશે mc21 v2c21h ગણુ મોમેન્ટમ થશે જે hmv1 v2c2 થશે હવે હું આ m ને દુર કરું છું h ને હું દુર કરું છું હું h રદ કરું છું તો મને c2vparticle મળે છે બંને કિસ્સાઓમાં હું જોઉં છું કે વેવની સ્પીડ vparticle જેવી જ નથી તો તમને પ્રશ્ન એ થાય કે આ શું ચાલી રહ્યું છે તેથી 2 પ્રશ્નો જે સ્પીડ સાથે સંકળાયેલ વેવનીઆ વિચારણાના કારણો છે પહેલો નંબર તે છે વેવમાં પાર્ટીકલ ક્યાં લોકેટેડ છે અને પ્રશ્ન નંબર 2 એ છે કે પાર્ટીકલની સ્પીડ વેવમાં કેવી રીતે પ્રવેશ કરે છે અને આ બંનેનો જવાબ વેવના ગ્રુપ દ્વારા આપી શકાય છે જેને ગ્રુપ ઓફ વેવ કહે છે અને તે જ હું આગળ હવે ચર્ચા કરીશ તેથી જ્યારે આપણે કહીએ છીએ કે વેવ બધી જગ્યાએ છે અને આપણે એ જાણતા નથી કે પાર્ટીકલ ક્યાં સ્થિત છે જે અહીં ક્યાંક હોવું જોઈએ જ્યાં તેને ડોટ દ્વારા દર્શાવ્યું છે તો ચાલો આપણે આ ડોટને પાર્ટીકલ છે તેમ કહે છે જ્યારે તે ખસતું હોય છે ત્યારે તેને ઈન્ફાઈનાઈટ ટ્રેઈન ઓફ વેવ દ્વારા દર્શાવવામાં આવતું નથી આ વેવને પાર્ટીકલની પોઝીશન આસપાસ લોકલાઈઝડ કરી શકાય છે તેથી કણ જ્યાં મહતમ એમ્લીટ્યુડ હશે ત્યાં હશે તેથી તેની પાસે એક આ પ્રોફાઇલમાં મળી આવે છે જે પાર્ટીક્લની પ્રોફાઈલ છે તો ચાલો x સંજ્ઞા લઈએ જે વેવની મહતમ હદમાં ફેલાયેલ છે અને પછી કણ આ પ્રોફાઈલમાં જોવા મળી છે અહીં એક વાતની નોંધ લો કે હુ જે કહું છું તેના કરતાં ખરેખર હું ઘણું બધું કહી રહ્યો છું તે હવે અહીં સમજો પાર્ટીક્લ સાથે વેવને કેવી રીતે જોડી શકાય તે ચોક્કસ રીતે કેટલા Δx માં સ્થિત થઈ શકે છે તેને ચોક્કસ રીતે સ્થિત કરી શકાતું નથી અને તે એક ક્વોન્ટમ મિકેનિકલનું સાચું નિવેદન છે હું શરુઆતમાં 0 સાથે પાર્ટીકલને ચોક્કસપણે શોધી શકતો નથી કારણ કે ત્યાં એ વેવ સંકળાયેલ છે તે વેવની અંદર ક્યાંય પણ હોઈ શકે છે તો ઉદાહરણ તરીકે હું આ વેવ અને તેની સાથે સંકળાયેલ વેવ લઉં છું જે મેં અગાઉ બનાવેલી પ્રોફાઇલ બનાવેલી હતી તે જ એક ઉદાહરણ હોઈ શકે અને તેમાં હવે હું વેવ રચના સાથે નવો હું આ ગ્રીક સીમ્બોલ ψ ને રજૂ કરીશ કારણ કે હું તેનો ઉપયોગ હવે પછીથી કરવા જઈ રહ્યો છું ઉદાહરણ તરીકે તે Sink0x 0t e x22 હોઈ શકે છે તેથી કે તમે જો મુળ જગ્યાએથી દુર જશો તેમ તેનું ડીકે થતું જશે તેથી જો પાર્ટીકલનું પોઝીશન x0હોય તો આપણે તેને 2π0 તરીકે લખી શકીએ છીએ 0 એ પાર્ટીકલની એનર્જી ℏ સાથે સંકળાયેલી છે જે 2πν જેટલી થશે જે 2πEh જેટલું થશે તેથી ત્યાં કેટલીક વેવલન્થ સંકળાયેલી છે પરંતુ ત્યાં પ્રોફાઈલ પણ છે તો આવા કિસ્સામાં ફક્ત K નોટ જ નહી પરંતુ અન્ય કિસ્સામા પણ હાજર છે અને તે કેવી રીતે હાજર છે તેની ચર્ચા હવે આપણે કરીશું હવે ફરીથી મેં તમને જે કહ્યું હતું તેના પર પાછા જઈએ અને તે એ છે કે આઈગન ફંક્શનના સંદર્ભમાં સામાન્ય વેવને કેવી રીતે રજૂ કરવું તે વિશે તો આ હું ફુરિયર ટ્રાન્સફોર્મ અથવા વિવિધ સમયના કિસ્સાના સરવાળા અને કેટલાક કોન્સટન્ટ AkSinkx ωt તરીકે લખી શકાય જેને સારી રીતે AkSinωt kxતરીકે પણ લખી શકાય છે તમે કઈ રીતે કહેવા માગો છો તેના આધારે હું ફક્ત sin બદલી શકું છું અને તમે મને કહેશો તો મને આ ગમશે K અને સતત કિસ્સામાં તેને ફ્યુરિયર ટ્રાન્સફોર્મ તરીકે લખવામાં આવે છે જે કોઈ A નું k eiωt kx ફંક્શનનું ઈન્ટીગ્રલ છે જ્યાં K ની અવધી ∞ થી ∞ ધરાવે છે અને A K એ K બરાબર માટે k0 મહત્તમ થાય છે કારણ કે તે મુખ્ય વેવ પેટર્ન છે અને તે દુર જતાં તેનું ડીકે થશે ઉદાહરણ તરીકે જો તે રચનાનું હોઈ શકે જો હું A K વિરુધ્ધ K નાં ગ્રાફ પર જાઉ તો K સૌથી વધારે હશે અને ત્યારબાદ તેનું ડીકે થશે તેથી ત્યાં કેટલાક વેવમિશ્રિત થઈ રહ્યા છે આ ΔK છે ΔKની અંદર ક્યાંક હશે હવે આ K કોની સાથે સંબંધિત છે તે પ્રશ્ન આપણને બધાને થશે તો ડી બ્રોગલીની હાઈપોથીસીસ પરથી K એ કંઈ નથી પરંતુ 2π છે જે 2πhp તરીકે પણ લખી શકાય છે p જે સૂચવે છે કે 𝑝 ℏ𝑘 તેથી પાર્ટીકલનું મોમેન્ટમ k સાથે ℏk સંબંધિત છે અને જ્યારે હું એમ કહું છું કે તેનો સરવાળો Δ k થી વિસ્તરેલો છે તેનો અર્થ એ છે કે પાર્ટીકલનું મોમેન્ટમ ખૂબ ચોક્કસપણે ઉલ્લેખિત નથી તેનો મોટો ભાગ k0 છેપરંતુ તેમાં પણ તે સ્પ્રેડ થયેલ હશે જો મોમેન્ટમ ચોક્કસ હશે તો તેથી કોન્સટન્ટ વેવનું પ્લેન વેવ ∞ થી ∞ લંબાઈ સુધી સ્પ્રેડ છે તેથી સ્થાનિક પાર્ટીકલ Δx માટે તે બરાબર જ્ઞાત થતો નથી અને મોમેન્ટમ પણ બરાબર જ્ઞાત થતો નથી અને હકીકતમાં તમે બતાવી શકો છો કે જો આ કણો હોય જે આ એમ્પલીટ્યુડની અંદર લોકેટેડ થયેલા હોય તો તે અહીં ક્યાંક લોકેટેડ થયેલ હોવા જોઈએ તો તેનું સ્પ્રેડ Δx જેટલું થશે જેના અનુસંધાનમાં ફ્યુરિયર ટ્રાન્સફોર્મમાં K૦ ની આજુબાજુ સ્પ્રેડ થયેલ છે આ AK છે અને ગતિ Δk છે તો Δk Δx એ 1 નો ક્રમ થશે અને આ Δk એ કંઈ નથી પરંતુ Δpx એ 1 ના ક્રમમાં છે અથવા Δp અને Δx છે જે ના ક્રમનો છે આ વેવ નેચર ધરાવતા પાર્ટીકલનું બીજું પરિણામ છે જો હું બીજા પરિણામ સાથે સમાધાન કરવા માંગુ હું મોમેન્ટમ અને તેની સાથે સંકળાયેલ પોઝિશન આપી શકતો નથી જે હું ક્લાસિકલ રીતે ચોક્ક્સાઈ પુર્વક રીતે એ જ દિશામાં છે અને તેનો ગુણાકાર ખરેખર ℏ છે આ અન્સર્ટેનીટીના સિદ્ધાંતનું નિવેદન છે જે પાછળના વ્યાખ્યાનોમાં પાછા આવશે પરંતુ હમણાં જે હું અભિવ્યક્ત કરવા માંગુ છું એ જો તમે વેવ અને પાર્ટીકલ પ્રકૃતિને એક સાથે જોશો તો તમે મોમેન્ટમ અને પોઝિશનને તમારી પસંદ જેટલી ચોકસાઈને સ્પષ્ટ કરી શકતા નથી તેઓનો પરસ્પર સંબંધ છે જે ΔpΔx છે જે ℏ ના ક્રમનો છે તેથી હવે આ વેવ પેકેટનુંપ્રતિનિધિત્વ કરવા માટેજે પાછલી સ્લાઇડ્સમાં મેં ફ્યુરિયર ટ્રાન્સફોર્મ તરીકે લખ્યું હતું તેને હું આ xબરાબર ∞ Akeiωt kxdk લખીશ તમે આશ્ચર્ય પામી શકો છો કે હું ફક્ત K ઉપર જ શા માટે ઈન્ટીગ્રેશન કરી રહ્યો છું કારણ કે ω એ પણ K નું ફંકશન છે હવે આપણે 0 કિંમતે પ્રોફાઇલ 0x દ્વારા આપવામાં આવી હતી જે ઈન્ટીગ્રેશન ∞ Ake ikxdx અને is0છે પછીથી શું થાય છે અને આ K એ 0 ની આસપાસ મહતમ થાય છે તેથી હું હવે x t લખીશ નહી અને આને હું અગાઉના વ્યાખાનને યાદ કરું તો જ્યારે હું ટાઈમ અવલંબન લખવા માંગું છું ત્યારે હું ટાઈમની આધિનતામા તેને હું મૂકીશ જેમ તરંગ થાય છે તેવી રીતે તેથી તે eiωt kx dk હશે ટાઈમ સાથે આ ψ ફંક્શન અથવા વેવ ફંક્શન જેવું લાગે છે યાદ રાખો જ્યારે મેં સ્ટ્રીંગ નું ઉદાહરણ આપ્યું હતું અને મેં કહ્યું હતું કે જો હું તેને ટ્રાઈન્ગ્યુલર તારનો આકાર આપું અને તેને પ્રદર્શિત કરું છું ત્યારે સમય સાથે થયેલા ડીસપ્લેસમેન્ટ એ તમામ આઈગન ફ્રીક્વન્સી અને આઈગન ફંક્શન્સનો સરવાળો આપવામાં આવ્યો હતો બરાબર તે જ રીતે લખવા હું જઈ રહ્યો છું અને હવે કારણ કે A એ K બરાબર K0 પારે સૌથી મહત્તમ છે જેને આપણે as k0dωdkk0 Δk તરીકે વિસ્તૃત કરીશું તેથી હવે હું લખીશ xt બરાબર ∞Akei0t k0xeidωdkk0k kxdk કર્લી બ્રેકેટમાં બતાવેલ પ્રમાણ k પર આધારિત નથી તેથી હું તેને બહાર લઈ શકું છું અને આને ei0t k0x ∞Akeidωdkk0k kxdkતરીકે લખી શકું છું A લખવાને બદલે હું તેને એક k ના ફંકશન તરીકે લખી શકું છું જ્યાં k એ k 0 eidωdkk0t x નો તફાવત છે અહીં t હતો Δk અને k ઉપર ઈન્ટીગ્રેશન કરેલ છે અને આ શું છે જો તેને આપણે યાદ કરીએ તો આ Akeikxdk ફંક્શન હતું જે આ તરંગની પ્રોફાઇલ સમાન હતું તેથી આ તે જ વેવ છે જે મેં તમને અગાઉ 0 બતાવ્યું હતું તે છે તેના જેવી જ હું સમાન પ્રોફાઇલ આવવા જઇ રહ્યો છું અને આ હવે 0 બનશે સિવાય કે હવે મારી પાસે |dωdk|k0t x હશે તો હવે શું થશે એક પ્રોફાઇલ જે t સમયે હતી તે ડીસ્ટન્સ dωdkk0 t દ્વારા બદલાઈ ગઈ છે અને તેથી તે હવે 0 ના dωdkk0t x તરીકે આપવામાં આવે છે હવે જો તે dωdkk0 t જેટલું સ્થળાંતર કરે તો તેનો અર્થ એ કે તે k0 પર તે v dωdk સ્પીડ સાથે સ્થળાંતર કરે છે તેથી ત્યાં આ એક પાર્ટીક હતો જે વેવની પ્રોફાઈલ દ્વારા આપવામાં આવ્યો હતો અને t સમય માં તે k0 t પારે dω dk અંતરથી આગળ વધે છે અને તે જ શેઈપથી પાર્ટીકલ અહીં આગળ વધે છે અને તેથી આ તે સ્પીડ સૂચવે છે કે K0 પર તે dω dk ખસ્યું છે એ k0 છે જે ગ્રુપ વેલોસીટી તરીકે ઓળખાય છે vg એ ગ્રુપ વેલોસીટી છે કારણ કે વેવનું જૂથ જે સ્થાળાંતર કરે છે તેને આ જૂથ વેલોસીટી અને પાર્ટીકની ગતિ સમાન હોવો જોઈએ તો ચાલો આપણે હવે તે તપાસીએ તેથી ને p22m તરીકે રજુ કરવામાં આવે છે જે 2πEh જેવુ જ છે જે હવે તમારા પરિચિત 2k22m છે તેથી તેથી k0 પર dωdk એ k0 પરℏkm થશે જે k0 પર k0m બનશે જે p0mજેવું જ છે જે પાર્ટીકલનાપાર્ટીકલ વેલોસીટી સમાન છે તેથીઆપણે એવુ કહીએ છીએ કે પાર્ટીકલની સ્પીડનો પાર્ટીકલના વેગ એ ગ્રુપ વેલોસીટી સમાન થાય છે તેથી જ્યારે હું કોઈ વેવને એક પાર્ટીકલ સાથે જોડું છું ત્યારે એ નિષ્કર્ષ કાઢવા માટે પાર્ટીકલ કે જેને હું વેવ પેકેટ કહું છું તેના દ્વારા વર્ણવવામાં આવે છે એ એક વેવ પેકેટ છે અને તે પાર્ટીકલની ગતિ ગ્રુપ વેલોસીટી જેટલી જ છે હવે પછીનાં વ્યાખ્યાનમાં આપણે આ વેવ માટે વેવનું સમીકરણ વિકસાવીશું અને શ્રોડિંજર સમીકરણનો ઉપયોગ કરીને સમસ્યાઓ હલ કરવાનું શરૂ કરીશું